આપણે હમણાં જોઈ ગયા કે Vac અને Vca વચ્ચે 1800 નો તફાવત છે Vac Vㄥ 300 હશે કારણકે Vac એ Van થી 300 લેગીંગ છે અને લાઈન અનટ્રાન્સપોઝ્ડ છે જેનો અર્થ થાય કે અહી વિદ્યુતભાર કોમ્પ્લેક્સ બની જશે હવે સમીકરણ 5 લાગુ કરો તોVab120 qaln Dr qbln rD qcln D2D Vㄥ 300 આ સમીકરણ 1 છે અનેVac120 qaln 2Dr qbln DD qcln r2D Vㄥ 300 આ સમીકરણ 2 છે અહી qbln DD 0 થશે હવે qa qb qc 0 તેથી qb qa qc આ સમીકરણ 3 છે તો સમીકરણ 2 અને સમીકરણ 3 પરથી 2qaln Drqcln D2r 20 Vㄥ 300 આ સમીકરણ 4 છે હવે સમીકરણ 2 અને સમીકરણ 4 ને હલ કરીએ તોqa120 20 Vln rDㄥ300 ln D2rㄥ 300 2ln Drln rD ln 2Drln r2DCm ફેઝ a નો ચાર્જિંગ કરંટ Iaqaㄥ9002fqaㄥ900 Amp તો આ ઉદાહરણ 6 નો જવાબ છે આગળ બીજું એક ઉદાહરણ જોઈએ નીચે પ્રમાણે ની વાહકોની ગોઠવણ ધરાવતી એક સિંગલ ફેઝ લાઈન નું લાઈન ટુ લાઈન કેપેસીટન્સ શોધો જયાં એક સર્કીટ માં 0 2 cm વ્યાસ ધરાવતા ત્રણ વાયર છે અને બીજી સર્કીટ માં 0 4 cm વ્યાસ ધરાવતા બે વાયર છે આ કેપેસીટન્સ નું છેલ્લું ઉદાહરણ છે અહી m 3 અને n 2 છે પહેલા Deq શોધીએ અહી a અને a' વચ્ચેનું અંતર 6 m તથા a' અને b' વચ્ચેનું અંતર 4 m છે બીજા બધા અંતર તમે આકૃતિ 17 માં જોઈ શકો છો જે સરળતાથી સમજી શકાય એવા છે તેથી Deq Daa' Dbb' Dcb'1mn 6 X 7 211 X 7 211 X 6 X 10 X 7 21116 7 162 m અને rx 0 22 0 1 cm 0 001 m તથા ry 0 42 0 2 cm 0 002 m તેથી Dsx Daa

Dcb Dcc 19 તેથી Dsx 0 0013 4 2 19 0 294 m Dsy Da'a' Da'b' 12 0 12 0 0894 m હવે સમીકરણ 7 ને લાગુ કરતા CAB0ln Fm 3 14 8 854 10 12ln 7 294 0 0894 0 00734 µFkm તો આ ઉદાહરણ 7 નો જવાબ છે અહી કેપેસીટન્સ વિષેની ચર્ચા સમાપ્ત થાય છે હવે આપણે પાવર સિસ્ટમ ઘટકો અને પર યુનીટ સિસ્ટમ જોઈએ સામાન્ય રીતે તમે જોયું છે કે જ્યારે આપણે પાવર સિસ્ટમ નેટવર્ક માટે આકૃતિ દોરીએ ત્યારે પાવર સિસ્ટમ અને પર યુનીટ સિસ્ટમ માટે આપણે સિંગલ લાઈન ડાયાગ્રામ બનાવી રહ્યા છીએ 3 ફેઝ ની સિસ્ટમ એ મૂળભૂત રીતે સંતુલિત સિસ્ટમ છે તેથી તે સિંગલ લાઈન ડાયાગ્રામ દ્વારા રજૂ થઈ શકે છે અને બીજી બાબત એ છે કે જો સિસ્ટમ અસંતુલિત હોય તો વાહકો વચ્ચે પરસ્પર જોડાણ તેમજ વાહક અને ન્યુટ્રલ વચ્ચેનું જોડાણ તમારે ધ્યાનમાં લેવું જોઈએ એટલે કે બધા મ્યુચ્યુઅલ ફેઝ ના વાહક અને ફેઝ થી ન્યુટ્રલ વાહક માં મ્યુચ્યુઅલ ઇન્ડડક્શન ને ધ્યાન માં લેવું પડશે પરંતુ આપણા દેશમાં વિતરણ પ્રણાલી માં 11 kV સિસ્ટમ નો મોટે ભાગે ઉપયોગ થાય છે જયાં લોડ અસંતુલિત હોય છે અને તે કિસ્સામાં તમારે મ્યુચ્યુઅલ ઇન્ડડક્શન ને ધ્યાનમાં લેવું પડશે અને તેને સિંગલ લાઈન ડાયાગ્રામ દ્વારા રજુ કરી શકાશે નહી તમારે બધા 3 ફેઝ ને ધ્યાનમાં લેવા પડશે તેથી પાવર સિસ્ટમ ઘટકો ટ્રાન્સમીશન સિસ્ટમ માટે સિંગલ લાઈન ડાયાગ્રામ નો ઉપયોગ થશે તેથી 3 ફેઝ પાવર સિસ્ટમ નો સર્કિટ ડાયાગ્રામ ખૂબ જટિલ છે કારણ કે અહી સિન્ક્રોનસ જનરેટર ટ્રાન્સફોર્મર્સ સર્કિટ બ્રેકર્સ જેવા વિવિધ ઉપકરણો છે અને શંટ કેપેસિટર રિએક્ટર્સ અથવા ફેક્ટ્સ જેવા અન્ય ઘણા ઘટકો છે આ બધા ઘટકો ઉપકરણો એક સાથે મૂકવાથી સર્કિટ વધુ જટિલ બને છે તેથી સરળ સિમ્બોલ નો ઉપયોગ કરીને પાવર સિસ્ટમ ને રજુ કરવી ખૂબ વ્યવહારિક છે આવા દરેક ઘટક થી સિંગલ લાઈન ડાયાગ્રામ બને છે પાવર સિસ્ટમ ઇજનેરો એ પર યુનિટ સિસ્ટમ એવી રીતે બનાવી છે જેથી વિદ્યુતપ્રવાહ વોલ્ટેજ પાવર અને અવરોધ એ દશાંશ અપૂર્ણાંક તરીકે અથવા બેઝ ના જથ્થા ના મલ્ટીપલ તરીકે વ્યક્ત કરવામાં આવે છે આ સિસ્ટમ માં અલગ વોલ્ટેજ સ્તર અદૃશ્ય થઈ જાય છે પર યુનિટ સિસ્ટમ માં તમને બધે માત્રા જ મળશે તમને પરિમાણ વગર ની માત્રા આપવામાં આવશે તેથી વોલ્ટેજ નું સ્તર અદૃશ્ય થઈ જશે અને સિન્ક્રોનસ જનરેટર ટ્રાન્સફોર્મર્સ ધરાવતું પાવર નેટવર્ક બનશે અને લાઈન સરળ ઈમ્પીડન્સ બનશે આ પર યુનિટ સિસ્ટમ નો મોટો ફાયદો છે એક વાર તમે દરેક ને પર યુનિટ સિસ્ટમ માં પરિવર્તિત કરી દો પછી તે સરળ થઈ જશે પરંતુ તે પહેલાં તમારે સમજવું પડશે કે પર યુનિટ સિસ્ટમ ને એક બેઝ થી બીજા માં કેવી રીતે રૂપાંતરિત કરવું કેટલીકવાર વિદ્યાર્થીઓ પર યુનિટ સિસ્ટમ રૂપાંતરણ માં સામાન્ય ભૂલો કરે છે તેથી ચાલો આપણે જોઈએ કે તેને કેવી રીતે બનાવી શકાય પ્રથમ આપણે સંતુલિત 3 ફેઝ પ્રણાલી ની સિંગલ ફેઝ રજૂઆત જોઈએ ઉદાહરણ તરીકે અહી 3 ફેઝ સપ્લાય સિસ્ટમ છે અહી સિન્ક્રોનસ જનરેટર છે આ ફેઝ a ફેઝ b અને ફેઝ c ના વોલ્ટેજ છે સિન્ક્રોનસ જનરેટર નો ઈમ્પીડન્સ Zg છે અને આ 3 ફેઝ લોડ સ્ટાર ની રીતે જોડાયેલ છે અને આ ત્રણ ZL ઈમ્પીડન્સ છે અને ન્યુટ્રલ સાથે ન્યુટ્રલ જોડાયેલ છે પરંતુ આ એક સંતુલિત સિસ્ટમ છે તેથી ન્યુટ્રલ માં કોઈ વિદ્યુતપ્રવાહ વહેતો નથી અને તેથી અહી ન્યુટ્રલ ઈમ્પીડન્સ Zn ની કોઈ અસર રહેશે નહીં પરંતુ વાસ્તવિકતા માં કંઈ પણ સંપૂર્ણ રીતે આદર્શ નથી તેથી સિસ્ટમ સંપૂર્ણપણે સંતુલિત હોતી નથી અહી એક સંતુલિત 3 ફેઝ નેટવર્ક છે જ્યા ફેઝ a ફેઝ b અને ફેઝ c એ સમાન પાવર ધરાવે છે જેથી સમાન વિદ્યુતપ્રવાહ નું વહન થાય છે તેથી આપણે 3 ફેઝ નહી પણ ફક્ત એક જ ફેઝ ને ધ્યાન માં લઈએ તેથી અહી ફક્ત એક જ ફેઝ દોરવામાં આવે છે કારણ કે ન્યુટ્રલ માં વિદ્યુતપ્રવાહ વહેતો નથી અને Zn ની કોઈ અસર નથી તેથી આ કિસ્સામાં KVL ને લાગુ કરતા Ea Zg ZL Ia થશે તો આ આકૃતિ 1 ના સંતુલિત 3 ફેઝ નેટવર્ક ની સિંગલ ફેઝ માં રજૂઆત છે સર્કિટ થીયરી માં પણ તમે આ પ્રકાર ના ડાયાગ્રામ નો અભ્યાસ કર્યો છે અહી આકૃતિ 1 માં Ea Zg ZL Ia છે આ સમીકરણ 1 છે અહી Zn કોઈ અસર કરતું નથી આકૃતિ 2 એ આકૃતિ 1 માં દર્શાવેલ સંતુલિત 3 ફેઝ નેટવર્ક ની સિંગલ ફેઝ માં રજૂઆત છે અહી સિસ્ટમ સંતુલિત છે તેથી વોલ્ટેજ અને કરંટ અન્ય ફેઝ માં સમાન કિંમત ધરાવે છે પરંતુ ફેઝ શિફટીંગ 120o હશે જો તમે તેને એક સંદર્ભ તરીકે લો તો બીજું 240o થશે તો કિંમત સમાન રહેશે ફક્ત ફેઝ ડિફરન્સ અલગ હશે હવે આપણે ટ્રાન્સફોર્મર પર આવીશું આ ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્ઞાન મેળવવા માટે તમારે ઘણી બાબતો સમજવાની છે જે અહી ખૂબ જ સરળ બનાવવામાં આવેલ છે 3 ફેઝ ટ્રાન્સફોર્મર માં 3 ફેઝ પાવર એ 3 ફેઝ યુનિટ ના ઉપયોગ થી ટ્રાન્સફોર્મ્ડ થાય છે હાય વોલ્ટેજ સિસ્ટમ માટે ટ્રાન્સફોર્મર નું રેટિંગ ખૂબ જ ઉંચું હોય છે આવા કિસ્સા માં જો તમે 3 ફેઝ ટ્રાન્સફોર્મર બનાવવાનો પ્રયાસ કરો તો તે વધુ જગ્યા રોકે છે અને ઇન્સ્યુલેશન ની સમસ્યા પણ થાય છે તેથી અહી 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર ને 3 ફેઝ માં જોડવામાં આવે છે જેનો મોટો ફાયદો ઇન્સ્યુલેશન ક્લિયરન્સ છે અને પરિવહન પણ સરળ રહે છે જો તમે એક યુનિટ માં 3 ફેઝ ના ટ્રાન્સફોર્મર ડિઝાઇન કરો તો તેનું વોલ્યુમ વધારે હશે અને તેનું પરિવહન ખૂબ જ મુશ્કેલ બનશે તેથી મોટા પાવર ટ્રાન્સફોર્મર માટે 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર ને 3 ફેઝ માં જોડવામાં આવે છે ધારો કે જો તમે કોઈ એક યુનિટ ને રીપેર કરવા માટે લો છો તો અન્ય 2 ફેઝ ને પણ તમે ચલાવી શકો છો પરંતુ તેનું રેટિંગ તમારે ડિરેટ કરવું પડશે જે આશરે 13એટલે કે 57 7 હશે જે 58 8 છે આને વી જોડાણ કહેવામાં આવે છે પરંતુ આ કિસ્સામાં સામાન્ય રીતે ટ્રાન્સફોર્મર નું જોડાણ સ્ટાર અથવા ડેલ્ટા પ્રકાર નું હશે તેથી અહી 4 સંયોજનો મળશે સ્ટાર સ્ટાર સ્ટાર ડેલ્ટા ડેલ્ટા સ્ટાર અને ડેલ્ટા ડેલ્ટા આ જોડાણ અમેરિકન સ્ટાન્ડર્ડ એસોસિએશન માંથી લીધેલ છે પરંતુ તમે કોઈ પણ રીતે લઈ શકો છો અહી સ્ટાર જોડાણ માં ન્યુટ્રલ છે ડેલ્ટા જોડાણ માટે ન્યુટ્રલ ઉપલબ્ધ નથી ડેલ્ટા માં લાઈન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ સમાન હોય છે જ્યારે સ્ટાર માં લાઈન વોલ્ટેજ એ ફેઝ વોલ્ટેજ કરતા3 ગણો હોય છે તો ટ્રાન્સફોર્મર માટે ના 4 સંયોજનો અહી આકૃતિ માંદર્શાવેલ છે હવે 3 ફેઝ પાવર એ 3 ફેઝ યુનિટ ના ઉપયોગ થી ટ્રાન્સફોર્મ્ડ થાય છે જો કે હાય વોલ્ટેજ સિસ્ટમ માં 3 ફેઝ ટ્રાન્સફોર્મર વધુ જગ્યા રોકે છે જેથી પરિવહન માં સમસ્યા થાય છે અને ઇન્સ્યુલેશન ની સમસ્યા પણ છે પરંતુ જો તમે સિંગલ ફેઝ બનાવી તેને જોડો તો પરિવહન સરળ બનશે અને પ્રાયમરી તથા સેકન્ડરી વાઈન્ડિંગ્સ ને 4 રીતે જોડી શકાય સ્ટાર સ્ટાર સ્ટાર ડેલ્ટા ડેલ્ટા સ્ટાર અને ડેલ્ટા ડેલ્ટા જે આકૃતિ 4 માંદર્શાવેલ છે હવે સ્ટાર સ્ટાર જોડાણ નો ફાયદો એ છે કે તે ઇન્સ્યુલેશન ની કિંમત ઘટાડે છે અને ગ્રાઉન્ડિંગ માટે અહી ન્યુટ્રલ ઉપલબ્ધ છે ઇન્સ્યુલેશન માં ધટાડા નો અર્થ એ છે કે અહી A થી n B થી n અથવા C થી n માં થી ફક્ત તે ફેઝ વોલ્ટેજ વાઇન્ડિંગ જ પ્રભાવિત થાય છે લાઈન થી લાઈન વોલ્ટેજ માં અસર થતી નથી તેથી જ ઇન્સ્યુલેશન ખર્ચ ઓછો થશે અને અહી ગ્રાઉન્ડિંગ માટે ન્યુટ્રલ પણ ઉપલબ્ધ છે જો કે અહી થર્ડ હાર્મોનિક્સ અને અસંતુલિત ઓપરેશન ની સમસ્યા છે તેથી આ જોડાણ નો ભાગ્યે જ ઉપયોગ કરવામાં આવે છે હાર્મોનિક્સ ને દૂર કરવા માટે ડેલ્ટા માંજોડાયેલ થર્ડ સેટ વાઇન્ડિંગ્સ એટલે કે ટર્ટીયરી વાઇન્ડિંગ ને કોર પર બેસાડવામાં આવે છે જે થર્ડ હાર્મોનિક્સ કરંટ ને માર્ગ આપે છે તે 3 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખાય છે પ્રયોગશાળા માં તમે 3 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર પર પ્રયોગો કર્યા હશે તેથી ટર્ટીયરી વાઇન્ડિંગ ને સ્વિચ રિએક્ટર્સ અથવા કેપેસિટર સાથે લોડ કરી રિએક્ટિવ પાવર કમ્પેન્સેશન કરી શકાય છે જો કે આપણે અહીં તેનો અભ્યાસ કરીશું નહીં હવે ડેલ્ટા ડેલ્ટા જોડાણ માં કોઈ ન્યુટ્રલ જોડાણ હોતું નથી અને દરેક ટ્રાન્સફોર્મર માટે લાઈન થી લાઈન વોલ્ટેજ સામે ટકી રહેવું આવશ્યક છે કારણ કે ડેલ્ટા જોડાણ માં દરેક ફેઝ માં વાઇન્ડિંગ માં સંપૂર્ણ વોલ્ટેજ હશે અહી લાઈન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ સમાન હોય છે ડેલ્ટા જોડાણ થર્ડ હાર્મોનિક્સ કરંટ ને માર્ગ આપે છે આ જોડાણ નો ફાયદો એ છે કે અહી એક ટ્રાન્સફોર્મર રીપેર કરવા માટે અલગ કરી શકાય છે જેને વી જોડાણ અથવા ઓપન ડેલ્ટા જોડાણ કહેવામાં આવે છે તો અહી એક ટ્રાન્સફોર્મર રીપેર કરવા માટે અલગ કરી શકાય છે અને ત્યારે અન્ય બે ટ્રાન્સફોર્મર 58 ઘટાડેલા રેટીંગ સાથે પાવર ડિલીવર કરી કરી શકે છે આને વી જોડાણ અથવા ઓપન ડેલ્ટા જોડાણ કહેવામાં આવે છે પરંતુ સૌથી વધુ ઉપયોગી જોડાણ એ સ્ટાર ડેલ્ટા અને ડેલ્ટા સ્ટાર જોડાણ છે આ જોડાણ અસંતુલિત લોડ ને સામે વધુ સ્થિર છે અને જો સ્ટાર જોડાણ નો ઉપયોગ ઉંચા વોલ્ટેજ બાજુ કરવામાં આવે તો ઇન્સ્યુલેશન ખર્ચ ઘટાડી શકાય છે આનો અર્થ છે કે સ્ટાર જોડાણ નો ઉપયોગ ઉંચા વોલ્ટેજ બાજુ કરવો જોઈએ એટલે કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માં પ્રાયમરી બાજુ પર અને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માં સેકન્ડરી બાજુ પર સ્ટાર જોડાણ નો ઉપયોગ થવો જોઈએ તેથી હું આશા રાખું છું કે તમે આ બધું સમજી ગયા હશો તેથી સ્ટાર ડેલ્ટા અથવા ડેલ્ટા સ્ટાર જોડાણ ખૂબ જ સામાન્ય છે અને સ્ટાર ને ઉંચા વોલ્ટેજ ની બાજુ રાખવામાં આવે છે દરેક ફેઝ ના વોલ્ટેજ એ ખરેખર ફેઝ વોલ્ટેજ હશે તેથી ઇન્સ્યુલેશન ખર્ચ ઓછો કરી શકાય છે તેથી સ્ટાર ડેલ્ટા જોડાણ માં સામાન્ય રીતે જો 220132 kV સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય તો સ્ટાર જોડાણ નો ઉપયોગ ઉંચા વોલ્ટેજ બાજુ એટલે કે 220 kV બાજુ થવો જોઈએ અને 33220 kV સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય તો સ્ટાર જોડાણ નો ઉપયોગ 220 kV બાજુ થવો જોઈએ અને ડેલ્ટા નો ઉપયોગ ઓછા વોલ્ટેજ બાજુ એટલે કે 33 kV બાજુ થવો જોઈએ હું આશા રાખું છું કે આ ભાગ તમે બરોબર સમજી શકશો તેથી સ્ટાર ડેલ્ટા જોડાણ નો ઉપયોગ સામાન્ય રીતે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માં થાય છે ન્યુટ્રલ ને અહી ગ્રાઉન્ડ કરી શકાય છે જે અહી આકૃતિ માં બતાવ્યું નથી જે આપણે પછી ફોલ્ટ સ્ટડી કરીશું ત્યારે બતાવીશું તો સ્ટાર ની ન્યુટ્રલ બાજુ ને અહીં ગ્રાઉન્ડ કરવામાં આવે છે અને ડેલ્ટા માં પણ મોટે ભાગે આમ જ હોય છે ડેલ્ટા સ્ટાર જોડાણ નો ઉપયોગ સામાન્ય રીતે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માં થાય છે તો પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ માટે સ્ટાર ડેલ્ટા જોડાણ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર અને ડેલ્ટા સ્ટાર જોડાણ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માં વપરાય છે આપણે હવે 3 ફેઝ ટ્રાન્સફોર્મર નું પ્રતિ ફેઝ મોડેલ જોઈએ સ્ટાર સ્ટાર અથવા ડેલ્ટા ડેલ્ટા જોડાણ માં હાય વોલ્ટેજ અને લો વોલ્ટેજ બાજુ ના વોલ્ટેજ નો રેશીયો હાય વોલ્ટેજ અને લો વોલ્ટેજ બાજુ ના ફેઝ વોલ્ટેજ ના રેશીયો જેટલો જ હોય છે સરળ શબ્દો માં કહીએ તો સ્ટાર સ્ટાર અથવા ડેલ્ટા ડેલ્ટા જોડાણ માં લાઈન વોલ્ટેજ એ હાય વોલ્ટેજ અને લો વોલ્ટેજ બાજુ સમાન હશે અને ફેઝ વોલ્ટેજ પણ સમાન હશે સ્ટાર માં લાઈન વોલ્ટેજ એ ફેઝ વોલ્ટેજ કરતા3 ગણો હોય છે અને ડેલ્ટા માં લાઈન વોલ્ટેજ એ ફેઝ વોલ્ટેજ સમાન હોય છે તેથી ફેઝ વોલ્ટેજ નો રેશીયો HV અને LV બાજુ સમાન હોય છે જેનો તમે ઇલેક્ટ્રિકલ મશીન માં પણ અભ્યાસ કર્યો છે હાય વોલ્ટેજ અને લો વોલ્ટેજ બાજુ ના લાઈન વોલ્ટેજ વચ્ચે કોઈ ફેઝ શિફ્ટ હોતી નથી અહી કોઈ પ્રાયમરી અને સેકન્ડરી બાજુ ની નહીં અહી હાય વોલ્ટેજ અને લો વોલ્ટેજ ની વાત છે તો સ્ટાર સ્ટાર અથવા ડેલ્ટા ડેલ્ટા માં કોઈ ફેઝ શિફ્ટ નથી જો કે સ્ટાર ડેલ્ટા અને ડેલ્ટા સ્ટાર જોડાણ માં પ્રાયમરી અને સેકન્ડરી લાઈન થી લાઈન વોલ્ટેજ વચ્ચે 30o ફેઝ શિફ્ટ હશે હવે હું પ્રાયમરી અને સેકન્ડરી લાઈન થી લાઈન વોલ્ટેજ પર આવું છું અહી ઉદાહરણ માટે એક સ્ટાર ડેલ્ટા જોડાણ લીધેલ છે અહી સ્ટાર ની બાજુ ને A B અને C થી અને ડેલ્ટા ની બાજુ ને a b અને c થી દર્શાવેલ છે ડેલ્ટા માં લાઈન અને ફેઝ વોલ્ટેજ સમાન હોય છે એટલે VabVbc અને Vca 120o જેટલા દૂર હોય છે અને સ્ટાર ની બાજુ Van ને સંદર્ભ તરીકે લીધેલ છે અહી VanVbn અને Vcn વચ્ચે 120o જેટલુ અંતર હોય છે આ Vnb એ Vbn થી 180o છે એટલે કે વિરુદ્ધ દિશા માં છે તેથી VAB VAn VnB થશે તો આ ખૂણો 30o નો છે તેનો અર્થ એ કે જો હું આ VAB અહી બનાવું તો સ્ટાર બાજુ ના લાઈન વોલ્ટેજ એ ડેલ્ટા બાજુ ના લાઈન વોલ્ટેજ થી 30o લીડીંગ છે તો VAB એ Vab થી 30o લીડીંગ છે તેથી સ્ટાર ડેલ્ટા અથવા ડેલ્ટા સ્ટાર માં 30o નો ફેઝ શિફ્ટ હશે